સેવા ગ્રાહકો નમસ્તે હું જયંતા ચેટર્જી છું અને અમે સંચાલન સેવાઓ અને સમકાલીન પ્રશ્નો વિશે ચર્ચા કરી રહ્યા છીએ છેલ્લા સત્રમાં અમે વિકસતા સેવા બજારો વિશે ચર્ચા કરી રહ્યા હતા અને અમે આ પાંચ બુલેટ પોઈન્ટ્સ તમારી સામે રજૂ કર્યા હતા આજના મોડ્યુલની શરૂઆત કરવા માટે હું આનો વિસ્તાર કરવા જઈ રહ્યો છું અને અમે વૈશ્વિક સેવા અર્થતંત્રના ઉત્ક્રાંતિ વિકાસની ચર્ચા કરીશું તેથી હું ઉલ્લેખ કરું છું કે સરકારી નીતિઓમાં ફેરફારો છે સામાજિક ફેરફારો મીડિયા પ્રત્યેના આપણા દ્રષ્ટિકોણના સંદર્ભમાં સમયના મનોરંજન પ્રત્યેના આપણા દ્રષ્ટિકોણના સંદર્ભમાં છે તેથી તમારા ખિસ્સામાં વૈયક્તિકરણ પોર્ટેબિલિટી મનોરંજનની જરૂરિયાત અને માંગ વધી રહી છે જે સેવાઓની સાથે સાથે ઉત્પાદનોની સંપૂર્ણ નવી શ્રેણી બનાવે છે બિઝનેસ મોડલમાં ફેરફારો છે કદાચ સેવા બિઝનેસ મોડલમાં સૌથી વધુ સંખ્યામાં ક્રાંતિકારી નવીનતાઓ રજૂ કરે છે તમારી આસપાસ જે બધા આકર્ષક નવા ઈ વ્યવસાયો છે તે સેવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે તેઓ સમય ખર્ચ શ્રમ અને સેવાઓની પુષ્કળ બચતના સંદર્ભમાં તમને મૂલ્ય આપે છે અમે તેમાંથી ઘણાની ચર્ચા કરીશું સારી રેસ્ટોરન્ટ શોધવા માટે સેવાઓની નવી શ્રેણી છે કે કેમ તેનો ખ્યાલ આવે છે જ્યારે તમે નવા શહેરની મુલાકાત લેતા હોવ છો કૌટુંબિક મનોરંજન માટે બહાર જવા માટે નવા સ્થાનો શોધવા મનોરંજન માટે નવા સંયોજનો શોધવા સમાજમાં યોગદાન આપવાના નવી દિશા શોધવી આ બધું હવે અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને નવા બિઝનેસ મોડલ્સનું નિર્માણ શક્ય છે તેથી ઉદાહરણ તરીકે તમે તમારા કમ્પ્યુટરની સામે બેસીને વિશ્વભરની પરોપકાર કરતી સંસ્થાઓમાં યોગદાન આપી શકો છો તમે સરળ ઉપકરણોના થોડા સેટ સાથે પ્રયોગાત્મક મૂવીના નિર્માતા બની શકો છો કારણ કે તમારી મૂવીને સંપાદિત કરવા તેની પ્રક્રિયા કરવા તેને પ્રકાશિત કરવા માટે વેબ પર તમારી પાસે ઘણી બધી સેવાઓ છે ટેક્નોલોજી દ્વારા સંચાલિત સામાજિક પરિવર્તન દ્વારા સંચાલિત 1 દિવસથી નવા વૈશ્વિકીકરણનું સર્જન કરતા બિઝનેસ મોડલ પરિવર્તનના આ સંયોજનોના કારણે પણ બદલાવ થઈ રહ્યા છે આજે જો તમે 2 મિનિટનો રસપ્રદ ઑડિયો વિડિયો બનાવો છો તો તમે તેને YouTube પર પ્રકાશિત કરી શકો છો અને તે લાખો દર્શકો સુધી જશે જેથી આપણી પાસે એક નવું નામ વાયરલ થઈ રહ્યું છે તેથી તે વિશ્વભરમાં ફેલાઈ જશે તેથી એવું નથી કે જે તમે વિચારી રહ્યાં છો કે ખરેખર હું આસામી ફિલ્મોનો નિર્માતા છું અને મારે આસામથી ભારતના પશ્ચિમ પ્રદેશમાં ભારતના રાષ્ટ્રીય પ્લેટફોર્મ પર જવું છે પ્રથમ દિવસથી જ વિશ્વ મંચ પર તમે જઈ શકો છો અને તે જબરદસ્ત તકો અને જટિલતાઓનું સર્જન કરી રહ્યું છે અને તેથી જ બજાર અને વસ્તુના પ્રકાર જેવી વિભાવનાઓને જોવાની અમારી રીતને અસર કરવા બદલાવની જરૂરિયાત છે અને આ સેવાઓની માંગમાં વધારો અથવા હરીફાઈ પણ વધી રહી છે તેથી તમારી પાસે એક સેવા છે જે ભોજનાલય માટે છે અને ઘણી વખત તે એવી પરિસ્થિતિ તરફ લઈ જાય છે જ્યાં તે સફળ થાય છે એક નવી રચના જ્યાં તમે પાંચ જુદા જુદા ભોજનાલયમાંથી ખોરાક મંગાવી શકો છો જે સેવા દ્વારા જોડાય છે ભોજનાલયના માલિકો માટે એક નવી પ્રકારની સ્પર્ધા બનાવવી જ્યાં કોઈક તમારા ચેનલ પાર્ટનર છે તે તમારા હરીફ બની જાય છે આ જટિલતાઓ છે તેથી સંચાલનની રીત નવા મોડલ્સ બનાવટના સંદર્ભમાં ઘણી વાર તેનો ભાગ હોવો જોઈએ તેથી સારી ટેક્નોલોજી દ્વારા પ્રતિકૃતિ સેવા વસ્તુઓ અને ડિલિવરી પધ્ધતિમાં નવીનતા એક ઓવર રાઈટીંગ નમુનો બનાવે છે અને તે તમામ વ્યવસાયો માટે નવો વિશ્વાસ ઉત્પન્ન કરે છે અને તે ગ્રાહકો પાસે ઘણી વધારે પસંદગીઓ છે અને સોશિયલ મીડિયા વિવિધ પ્રકારના ઈ બિઝનેસ સાથે જોડાય છે જેના લીધે ઘણી વધારે શક્તિનો ઉપયોગ કરી શકે છે તેથી વિશ્વભરના માર્કેટર્સ એકબીજા સાથે તીવ્ર સ્પર્ધા કરે છે જે તમારી પાસે છે અને તેથી તેઓ સેવાનું પ્રભુત્વ ધરાવતી આજની અર્થવ્યવસ્થામાં સફળ થાય છે આપણે ગ્રાહકો વિશે વધારે વિચારવું પડશે આપણે ગ્રાહકોના સંબંધમાં સ્પર્ધકોને એક જટિલ લોકોની ગતિશીલતા તરીકે સમજવાની જરૂર છે અમારે નવા બિઝનેસ મૉડલ વિશે વિચારવું પડશે અને છેવટે અમારે વ્યવસાયોને ઉત્પાદન સેવા પધ્ધતિ તરીકે વિચારવું પડશે